તો હવે આપણે ફર્સ્ટ ઓર્ડર સર્કિટ શરૂ કરીશું આ પ્રકરણ 6 છે બરાબર તો અને અહીં આપણે DC ટ્રાન્ઝીયન્ટ જોશું ખાસ કરીને R RL સર્કિટ અને RC સર્કિટ જ જોશે કે તેને ફર્સ્ટ ઓર્ડર સર્કિટ કેમ કહેવામાં આવે છે તેથી જ્યારે આ વિષય સમાપ્ત થાય છે ત્યારે ac સર્કિટ પર જશે તેથી એક ફેઝ પછી 3 ફેઝ તેથી પહેલા કેટલાક પરિચય મેં તેના માટે બનાવ્યા છે અગાઉના પ્રકરણોમાં 3 નિષ્ક્રિય તત્વો અવરોધ કેપેસિટર અને ઇન્ડક્ટર ને વ્યક્તિગત રૂપે ધ્યાનમાં લીધા છે તેથી આ પ્રકરણમાં r 2 પ્રકારના સર્કિટ ની તપાસ કરશે એક સર્કિટ માં અવરોધ અને કેપેસિટર અને એક સર્કિટ હોય છે જેમાં અવરોધ અને R ઇન્ડક્ટર હોય છે હું તેનો અર્થ એ કે 2 પ્રકારના સર્કિટ જોઉં છું જે એક સર્કિટ છે જે એક અવરોધ અને કેપેસિટર નો સમાવેશ કરે છે અને હું અવરોધ અને ઇન્ડક્ટર નો સમાવેશ કરતો સર્કિટ જોઉં છું અને આને અનુક્રમે RC સર્કિટ અને RL સર્કિટ કહેવામાં આવે છે RC અને RL સર્કિટ નું વિશ્લેષણ બહાર જેને KCL R KCL અને KVL કહે છે અને જુદા જુદા સમીકરણો ઉત્પન્ન કરે છે જે દરેક સમીકરણો બરાબર છે તેથી હલ કરવાનું વધુ મુશ્કેલ છે તેથી માત્ર મને આ કરવા દો તેથી RC અને RL સર્કિટ નું વિશ્લેષણ કરીને પરિણમેલા વિભેદક સમીકરણો જે RC અને RL સર્કિટ ફર્સ્ટ ક્રમમાં છે તેથી વિશ્લેષણ કરે છે તે વિભિન્ન સમીકરણો છે તેથી તે સર્કિટ ને રેખાંકિત કરવામાં આવે છે જેને ફર્સ્ટ ઓર્ડર સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે ફર્સ્ટ ઓર્ડર સર્કિટ ટ્રાન્ઝીયન્ટ ફર્સ્ટ ઓર્ડર વિકલિત સમીકરણ તેથી ત્યાં બે રસ્તાઓ છે કે તે 2 યોગ્ય રહેશે હું તેને બરાબર સુધારી રહ્યો છું તેથી સર્કિટ ને ઉત્તેજિત કરવા માટેના બે રસ્તાઓ છે સર્કિટ ને ઉત્તેજિત કરવાનો ફર્સ્ટ માર્ગ સંગ્રહ તત્વની પ્રારંભિક સ્થિતિ છે તે સ્રોત મુક્ત સર્કિટ હશે આ સર્કિટ ને સ્રોત મુક્ત સર્કિટ કહેવામાં આવે છે તેનો અર્થ એ કે સર્કિટ ઉત્સાહિત છે પ્રારંભિક R જેને સ્ટોરેજ R સ્ટોરેજ તત્વોની શરતો કહે છે અને આ સર્કિટ સ્રોત મુક્ત સર્કિટ છે તેથી ખરેખર તે ધારો કે ઉર્જા શરૂઆતમાં તે R માં સંગ્રહિત થાય છે જે તે સર્કિટ તત્વમાં છે ફક્ત તેમાં એક સ્ક્રોલ કરો કે જે કેપેસિટર માં સંગ્રહિત છે અથવા એક ઇન્ડક્ટિવ તત્વ છે તેથી આ સંગ્રહિત ઊર્જા સર્કિટ માં કરંટ વહેવાનું કારણ બને છે અને ધીમે ધીમે અવરોધમાં ડીસીપેટ થઇ જાય છે તેથી સ્રોત મુક્ત સર્કિટ ઇનડીપેનડેન્ટ સ્રોતથી મુક્ત છે પરંતુ તેમની પાસે ડીપેનડેન્ટ સ્રોત હોઈ શકે છે તેથી તેનો મારો અર્થ એ હોઈ શકે કે તે ત્યાં કોઈ ઇનડીપેનડેન્ટ સ્રોત હશે નહીં પરંતુ તેમની પાસે ડીપેનડેન્ટ સ્રોત હોઈ શકે છે ફર્સ્ટ ઓર્ડર સર્કિટ ને ઉત્તેજિત કરવાની બીજી રીત છે ઇનડીપેનડેન્ટ સ્રોત તેથી આ પ્રકરણમાં અથવા આ વિષયમાં DC ઇનડીપેનડેન્ટ સ્રોત પર વિચારણા કરશે સ્રોત મુક્ત સર્કિટ જોઈશું તેથી જ્યારે પણ અહીં સ્રોત મુક્ત સર્કિટ જોશો ત્યાં સુધી હું જો નંબરો 1 અથવા 2 કેસ અથવા 2 3 કેસ હલ કરીશ ત્યારે હું તેનો ઉપાય અને આ રીતે કહીશ પરંતુ અહીં 1 અને 2 કેસ છે હું 1 અને 2 કેસ કેવી રીતે પ્રાપ્ત થયા એ કહીશ નહીં કે હું r આપીશ જેથી વિચારો કે તે કેવી રીતે આવ્યું છે પરંતુ તે પછીથી આવશે તેથી જ્યારે કોઈ RC સર્કિટ નો DC સ્રોત અચાનક ડિસ્કનેક્ટ થઈ જાય છે ત્યારે સ્રોત મુક્ત RC સર્કિટ બરાબર થાય છે તેથી કેપેસિટર માં પહેલેથી જ સંગ્રહિત ઊર્જા ધીમે ધીમે અવરોધમાં વિખેરી નાખવામાં આવે છે તેથી તેનો અર્થ એ કે આકૃતિ 1 ધારો કે તે આપણને અવરોધ અને પ્રારંભિક ઉર્જા r પ્રકરણના પ્રારંભમાં ચાર્જ કેપેસિટર નું સંયોજન બતાવે છે તેથી મુખ્ય ઉદ્દેશ સર્કિટ રિસ્પોન્સ ની તપાસ કરવાનો છે તેથી આ કિસ્સામાં આ કેપેસિટર શરૂઆતમાં ચાર્જ કરવામાં આવ્યું હતું અને ત્યાં અવરોધ છે બધા ic અને ir તે એક સરળ સર્કિટ છે પરંતુ આ બિંદુએ જો KCL લાગુ પડે છે તો જો હું આની જેમ લઉં તો ic આ રીતે ચાલે છે અને ir આ રીતે જઇ રહ્યો છે બંને જતા રહ્યા છે તેથી iC iR બરાબર પહેલાથી સમાન સર્કિટ પરંતુ કેટલાક વિશ્લેષણ માટે તે કરશે અને આ છે આ બાજુ R વોલ્ટેજ છે આ જ વોલ્ટેજ છે v એ વોલ્ટેજ છે જે કેપેસિટર હતું અથવા અવરોધ ની આજુ બાજુ છે તેથી તે એક સ્રોત મુક્ત સર્કિટ છે ત્યાં સર્કિટ માં કોઈ ઇનડીપેનડેન્ટ સ્રોત નથી એમ ધારીને કે આ કેપેસિટર શરૂઆતમાં ચાર્જ કરવામાં આવ્યું હતું અને જો આ તબક્કે KVL લાગુ પાડવામાં આવે તો તે iC iR 0 હશે તેથી આ સ્રોત મુક્ત સર્કિટ છે હવે તેથી ધારો કે કેપેસિટર ની આજુબાજુનું વોલ્ટેજ vt છે કારણ કે કેપેસિટર શરૂઆતમાં ચાર્જ થયેલ છે તે સમયનો t 0 પ્રારંભિક વોલ્ટેજ v0 v0 બરાબર છે તેથી આ કિસ્સામાં t 0 કે v0 r કેપિટલ v પ્રત્યય 0 એ પ્રારંભિક વોલ્ટેજ છે હવે કેપેસિટર માં શરૂઆતમાં સંગ્રહિત ઊર્જા કે w c 0 અડધા c v 0 2 હમણાં જ પકડી રાખો તેથી ફક્ત પકડી રાખો તેથી આ કિસ્સામાં કેપેસિટર માં સંગ્રહિત ઊર્જા આ w c 0 અડધા c v 0 2 છે તેથી નોડ પર KCL લાગુ કરવું મેં ic ir 0 સાચું કહ્યું તો ચાલો હું તેને સમજાવું તેથી વ્યાખ્યા એ છે કે ic c dv dt અને તે જ સમયે ir v R જો આ સર્કિટ માં આવો જો આ સર્કિટ પર આવો કે જે આ વોલ્ટેજ મેં કહ્યું છે આ વોલ્ટેજ R v છે તેથી ir v R બરાબર છે કારણ કે સમાન વોલ્ટેજ જે અવરોધ ની આજુબાજુ કેપેસિટર હતું તો v ir તેથી ir R ir તેથી iR v R એ જ રીતે અહીં પણ R ic c dv dt આ v આ કેપેસિટર તેમજ અવરોધની સમાન છે તો ચાલો હું તેને સમજાવું તેથી આ કિસ્સામાં r આ c dv dt v R 0 છે કારણ કે iR v R 0 અથવા dv dt v RC 0 તેથી આ ફર્સ્ટ ઓર્ડર વિકલિત સમીકરણ છે કારણ કે ફક્ત vનો વિકલિત શામેલ છે તેથી સમીકરણ 4 લખી શકાય છે એ સ્કેન dv v 1 RC તા તેથી આ એક લખી શકે છે કે dv v 1 RC આ છે કારણ કે સમીકરણ 5 ને બંને બાજુ સંકલન કરો આ બાજુ ln v નેચરલ લોગ મળશે t RC કેટલાક સતત RC 1 c 2 ની જગ્યા લીધી છે સીધા જ લીધા છે સરળતા માટે ln a તેથી આ સમીકરણ 6 છે હવે એ એકીકરણ સ્થિર છે આ રીતે ln જો મારો અર્થ થાય છે કે જો આ એક ln બનાવે છે તો આ તેને આ બાજુ ડાબી બાજુ લાવો ln A right t RC તો આ બાજુ ln V A t RC તરીકે લખી શકાય છે તે અહીં લખેલું છે તેથી જ આ સમીકરણ 7 તેથી ચાલો હું તેને સમજાવું તેથી e નો પાવર લેવાનો અર્થ છે હવે જો e નો પાવર છે તો તે આપવામાં આવે છે તેથી vt A r e પાવર t RC માટે ખરેખર તે અહીં આપવામાં આવ્યું હતું અહીં તે અહીં આપવામાં આવ્યું નથી તો અહીં તે અહીં આપવામાં આવ્યું છે તે ln નો અર્થ થાય છે તે બેઝ e નો લોગ છે તેથી vA e પાવર tRC or v A e પાવર r tRC ફંક્શન છે તેથી જ i dt બરાબર લખી રહ્યો છું તેથી માત્ર તેથી જ તેથી vt A e પાવર માટે લખવામાં આવે છે t RC હવે પરંતુ પ્રારંભિક સ્થિતિમાંથી જ્યારે સમય t 0 vt v0 v પ્રત્યય 0 તેથી t 0 પર જો લખો તો તે આ ભાગ બનશે 1 અને તે એ 0 ની બરાબર હશે તેથી તે એ v 0 બરાબર છે કારણ કે v 0 કેપિટલ v પ્રારંભિક સ્થિતિ v 0 કેપિટલ v પ્રત્યય 0 છે તેથી આ સમીકરણ 9 છે હું સમીકરણને નંબર આપતો નથી તેથી vt v0 e પાવર tRC આ સમીકરણ 10 છે સમીકરણ 10 બતાવે છે કે RC સર્કિટ નો વોલ્ટેજ રિસ્પોન્સ એ R છે જ્યાં પ્રારંભિક વોલ્ટેજ એ એક્ષ્પોનેન્શિયલ રીતે ઘટે છે અને તેને સર્કિટ નો નેચરલ રિસ્પોન્સ કહેવામાં આવે છે કારણ કે તેને e tRC આપવામાં આવે છે તેથી એક્ષ્પોનેન્શીયલ ઘટાડો તે પ્રારંભિક રિસ્પોન્સ છે અને તેને સર્કિટ નો નેચરલ રિસ્પોન્સ કહેવામાં આવે છે કારણ કે આ રિસ્પોન્સ સંગ્રહિત પ્રારંભિક ઉર્જા અને સર્કિટ ની શારીરિક ટ્રાન્ઝીયન્ટ ને કારણે છે અને બાહ્ય વોલ્ટેજ અથવા કરંટ સ્રોતને કારણે નથી તેનો અર્થ એ કે આને સર્કિટ નો નેચરલ રિસ્પોન્સ કહેવામાં આવે છે કારણ કે આ રિસ્પોન્સ સંગ્રહિત પ્રારંભિક ઉર્જા અને સર્કિટ ની શારીરિક લાક્ષણિકતાઓ કારણે છે અને કોઈ બાહ્ય વોલ્ટેજ RC કરંટ સ્રોતને કારણે નથી કારણ કે ત્યાં એક સ્રોત મુક્ત સર્કિટ છે તેથી તેને સર્કિટ નો નેચરલ રિસ્પોન્સ કહેવામાં આવે છે તો ચાલો હું તેને સમજાવું તેથી હવે જોV v0 e t પાવર t તે R છે જે v v r v0 e પાવર t R c જો τ RC લે તો v v0 e પાવર પર t τ τ RC τ ને ખરેખર r સમય કહેવામાં આવે છે જે અચળ છે તેથી તેથી જ આ પ્લોટ v0 e tT છે હવે હું તે સમજાવું તેથી વોલ્ટેજ રિસ્પોન્સ એ હવે RC સર્કિટ નો વોલ્ટેજ રિસ્પોન્સ છે અને જ્યારે હું tat પર આવીશ પરંતુ હું કહી રહ્યો છું તે જ્યારે t τ જ્યારે t τ પછી v v0 ઇ હશે પાવર માટે τ τ તે v0 ઇ પાવર છે 1 જે 0 368 v 0 થશે જે અહીં છે તે અહીં લખેલું છે તેથી જ્યારે t τ તે પછી 0 368 v 0 બરાબર છે તેથી ચાલો હું તમને સ્પષ્ટ કરું છું હવે હું કેટલાક ખુલાસા પર આવીશ આ આંકડો 2 છે આ આકૃતિ 2 ને નેચરલ રિસ્પોન્સ બતાવે છે t 0 પર પ્રારંભિક સ્થિતિ v0 r બતાવો જેને r v v0 પર 0 કહે છે તેથી તે v v0 બરાબર છે અને જેમ જેમ સમય t વધે છે તેમ વોલ્ટેજ 0 ની સામે ઘટે છે ઝડપથી તેની સાથે વોલ્ટેજ ઘટે છે તે સમયની દ્રષ્ટિએ વ્યક્ત થાય છે τ અને વ્યક્ત થાય છે R RC આ સમય અચળાંક છે તે સર્કિટ નો તેથી સમીકરણ 10 vt v 0 e પાવરમાં દર્શાવી શકાય છે t τ મેં કહ્યું છે તેથી t τ vτ v0 e પર પાવર 1 જે મેં પણ કહ્યું 0 368 v0 તેનો અર્થ એ કે આ એક 0 368 v 0 બરાબર છે તેથી તેનો અર્થ એ છે કે સમીકરણ 13 કે જે કહે છે કે સર્કિટ નો સમય અચળાંક એ ક્ષયના રિસ્પોન્સ માટે જરૂરી સમય છે તેના પ્રારંભિક મૂલ્યના 36 8 ટકા આ 0 368 છે તેનો અર્થ એ કે જો ટકા માં લઈએ કે જે પ્રારંભિક મૂલ્યનું 36 8 ટકા છે તે v 0 યોગ્ય છે આપણે કહી શકીએ કે સર્કિટ નો સમય અચળાંક એ તેના પ્રારંભિક મૂલ્યના 36 8 ટકાના રિસ્પોન્સ માટે જરૂરી સમય છે હવે કોષ્ટક મેં એક કોષ્ટક બનાવ્યું છે કોષ્ટક 1 ત્યાંથી vt v 0 ની કિંમત બતાવે છે ટેબલ 1 થી તે જોવા મળે છે કે t 5 પછી વોલ્ટેજ vt v 0 ની 1 ટકાથી ઓછી છે મારો મતલબ કે આ v vt v0 e પાવર t τ છે તેનો અર્થ છે v vt v0 e પાવર t τ છે જ્યારે t τ 0 3678 બનવાનું કહે છે જ્યારે 2 τ 0 1353 અને તેથી વધુ 5 τ થાય ત્યારે તે 1 ટકા કરતા ઓછું 0 0067 હોય છે તેથી જ્યારે t 5 τ બરાબર હોય ત્યારે તે 1 ટકાથી ઓછું હોય છે તેથી અહીં એવું માનવામાં આવે છે કે કેપેસિટર સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ થાય છે અથવા સંપૂર્ણ રીતે ચાર્જ કરવામાં આવે છે જ્યારે તે 5 સમય અચળાંક થશે અન્ય વોર્ડમાં તે સર્કિટ ને સ્થિર સ્થિતિમાં પહોંચવામાં t 5 τ લે છે જ્યારે કોઈ ફેરફાર થતો નથી જ્યારે સમય સાથે કોઈ ફેરફાર થતો નથી આનો અર્થ એ કે આ ગ્રાફ માટે જો 2 3 3 to સુધી 5 τ સુધી જાય તો આવે છે તેથી સમય t 5 τ તે પછી લગભગ કોઈ પરિવર્તન મળશે નહીં તે લગભગ આ સ્થિર સ્થિતિ છે તેથી તે આ છે જેને આ સ્થિર રહે છે તે બતાવે છે કે આ કોષ્ટક બરાબર બતાવે છે તેથી સમય અચળાંક બીજા દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે t 0 પરના સમીકરણમાં vtના વ્યુત્પન્ન મૂલ્યાંકન તેથી તે સમીકરણ 12 માં આવે છે જો આ સમીકરણ 12 આવે છે તો આ વિનંતી 12 છે vt v 0 e પાવર પર t τ આ નો ઉદ્દેશ્ય લે છે હું તે લઈશ v v0 પછી e પાવર t τ તેથી d dt of vv0 t 0 પર લે છે તે બને છે 1 τ e પાવર પર t τ અને t 0 બરાબર તે બને છે 1 τ બરાબર છે તેથી આ સમીકરણ 14 છે હવે સમીકરણ 14 સ્થિતિ જણાવે છે કે સમય અચળાંક એ ઘટાડાનો પ્રારંભિક દર છે અથવા v v 0 માટે એકથી ઘટાડો થવા માટેનો સમય છે 0 પ્રારંભિક ઢાળને ક્ષણના સતત દરને ધારીને આ પ્રારંભિક ઢાળને t 0 r તે સમય અચળાંક એ ઓસીલોસ્કોપ પર પ્રદર્શિત રિસ્પોન્સ વળાંક માંથી ગ્રાફિકલ નક્કી કરવા માટે પ્રયોગશાળામાં સતત ઉપયોગ થાય છે તેથી રિસ્પોન્સ વળાંકમાંથી τ નક્કી કરવા માટે t 0 પર વળાંક તરફ ટેન્જેન્ટ દોરો તે સ્પર્શ સમયની ધરીને t τ પર મળે છે તેનો અર્થ એ કે તે t 0 પર t 0 જો સ્પર્શ દોરો તો તે અહીં મળશે τ અહીં જ તે τ મળશે અને આ સ્પર્શ એ a t t R 0 છે ક્યાંક ક્યાંકથી ટેન્જેન્ટ દોરે છે અને તે τ બાજુએ મળે છે તેથી રિસ્પોન્સ વળાંકથી આ સમય સ્થિરતાનો નિર્ધાર છે આ રીતે પ્રયોગશાળામાં પણ સમયનો સતત શોધી શકાય છે જ્યાંથી જે ગ્રાફ મળે છે તે તે કરી શકે છે અને પછી 2 τ 3 τ 5 to સુધી તે બરાબર બતાવવામાં આવે છે તેથી તે સમીકરણ 11 થી અવલોકન કરી શકાય છે જો સમીકરણ 11 પર આવે છે તો આનું τ RC છે તેથી તે સમીકરણ 11 થી અવલોકન કરી શકાય છે કે જેટલો નાનો સમય અચળાંક તેટલો ઝડપી રિસ્પોન્સ આકૃતિ 4 માં બતાવવામાં આવે છે મારો મતલબ કે જો જ્યારે τ 2 નો રિસ્પોન્સ ધીમું હોય જ્યારે τ 1 τ 2 કરતા વધુ ઝડપી હોય જો આગળ τ ઘટશે તો રિસ્પોન્સ વધુ ઝડપી બનશે તેથી આ બાજુ v v 0 ઇ લેવામાં આવે છે t τ ગુણોત્તર y અક્ષ પર લેવામાં આવે છે તેથી આ સમય અચળાંક τ ના વિવિધ મૂલ્યો માટે નો રિસ્પોન્સ વળાંક છે કોઈપણ દરે ભલે સમય નાનો હોય કે મોટો સર્કિટ સ્થિર સ્થિતિમાં t 5 પર પહોંચે છે કારણ કે તે 1 ટકા કરતા ઓછો છે તેને ગુણોત્તર અને યોગ્ય કહ્યું છે તે કહે છે તેથી સર્કિટ સ્થિર સ્થિતિમાં t 5 τ પહોંચે છે તેથી કરંટ ir t સર્કિટ માં જોવા મળેલી ir t vt R તરીકે વ્યક્ત કરી શકાય છે તેથી તે પાવર માટે v0 R e પાવર t τ આ કરંટ iR છે અવરોધમાં વિખેરી પાવર vt vt iR છે તેથી જો vt r v0 e ને પાવર t τ અને ir આમાં મૂકવામાં આવે તો ગુણાકારમાં આ અભિવ્યક્તિ નું સમીકરણ 15 એ0 2R e પાવર 2 tτ મળશે આ સમીકરણ 16 યોગ્ય છે તેથી ઊર્જા શોષી લે છે સમય અવરોધ સુધી અવરોધ છે કે w R t 0 થી t p t dt p છે વિધેય t 0 થી t આ v સમીકરણ છે 16 v 0 2 R e પાવર 2 t τ તા જો આમાં પ્રવેશ થશે તો R τ RC તે સમયે સતત અડધા c v 0 2 1 e પાવર પર આવશે 2 t τ નોંધ લો કે જે અનંત ઓમેગા r અનંત તરફ દોરી જાય છે અર્ધ C v0 2 જે ઓમેગા c 0 બરાબર છે તેથી પ્રારંભિક ઊર્જા કેપેસિટર માં સંગ્રહિત છેવટે અવરોધમાં વિખેરી નાખવામાં આવે છે તેથી જો r t અનંત તરફ વલણ ધરાવે છે તો તે ફક્ત અર્ધ c v0 2 બની રહ્યું છે કારણ કે આ શબ્દ ત્યાં રહેશે નહીં અને શરૂઆતમાં સંગ્રહિત w c 0 બરાબર છે તેથી કેપેસિટર માં સંગ્રહિત પ્રારંભિક ઉર્જા છેવટે અવરોધમાં વિખેરાઈ ગઈ તેથી કેટલાક ઉદાહરણ લેશે તેથી આ આશા છે કે આ સ્ત્રોત મુક્ત RC સર્કિટ સમજી શકાય તેવું છે ખરેખર કંઈ જ નથી ખૂબ જ સરળ વસ્તુ ખૂબ સરળ છે તેથી અહીં આ વસ્તુનો એક સરળ સર્કિટ લેવામાં આવે છે સીરીઝ સમાંતર r સમાંતર સર્કિટ તેથી 5 Ω અવરોધ છે 0 1 માઇક્રોફેરાડે કેપેસિટર માફ કરો 0 1 ફેરાડે છે વોલ્ટેજ ની આજુબાજુ v 5 c છે Ω અવરોધ અને આ 55 અને 15 બંને શ્રેણીમાં છે અને અલગથી આપવામાં આવે છે અને કરંટ દ્વારા ix છે અને 15 અવરોધમાં વોલ્ટેજ એ v એક્સ છે તે R કેપેસિટર વોલ્ટેજ ના પ્રારંભિક મૂલ્યો શોધવા માટે હોય છે જે R 10 વોલ્ટ હોય છે જેને v 0 આપવામાં આવે છે તે vc નક્કી કરવા માટે છે કે આ r છે પછી vx છે અને ix t 0 માટે આને શોધવા માટે યોગ્ય છે હવે કેપેસિટર ટર્મિનલની સમકક્ષ અથવા થેવેનિન અવરોધ મેળવો તેથી થેવેનિન અવરોધ થેવેનિન અવરોધ તેથી તેથી આ કિસ્સામાં જો આ 2 ટર્મિનલની આજુબાજુ r ને તે શું કહે છે તે r શોધી કા વાનો પ્રયત્ન કરો તો થેવેનિન અવરોધ શું હશે જો કે આ 5 Ω અને 15 Ω તેથી 20 Ω તેથી તે અહીં છે તે બંને શ્રેણીમાં છે તેથી ચાલો આપણે તે જોઈએ 20 Ω તેનો અર્થ છે અને 5 Ω આ 2 સમાંતર છે તેથી તે 5 205 20 હશે તેથી તે 4 Ω યોગ્ય 10025 હશે તો ચાલો હું તેને સમજાવું તેથી જો Req R થેવેનિન શોધી કાઢો તો તે 5 5 15 5 છે અને 5 5 15 આ તે જ વસ્તુ છે જેને 4Ω કોલ કરે છે મારી પાસે આ બધી બાબતો આ ની જેમ લખી છે પરંતુ ત્યાં હું ગણતરી બતાવું છું તેથી સમાન સમકક્ષ સર્કિટ આ કેપેસિટર હશે તે સ્રોત મુક્ત સર્કિટ છે તેથી 0 1 ફરાડ અને આ R તે રેક 4 છે આ પ્રકારની વસ્તુ માટે R થેવેનિન ને ફર્સ્ટ સમકક્ષ બનાવવા પડશે ચાલો જોઈએ કે વસ્તુઓ કેવી રીતે થાય છે અને આ વોલ્ટેજ આ વોલ્ટેજ છે v એનો અર્થ એ કે 0 1 ફેરાડે કેપેસિટર ની આજુબાજુ તે R તરફ છે તે પણ Req છે તે v પણ યોગ્ય છે તો ચાલો હું તેને સમજાવું તેથી સમય અચળાંક છે τ આપણે RC જોયું છે તેથી તે અહીં રેક છે c તેથી Req 4 સે 0 1 છે તેથી 0 4 સેકન્ડ અને v જાણો v0 e ને પાવર t τ પરંતુ v 0 ને 10 વોલ્ટ આપવામાં આવે છે તેથી v 0 v 0 v c 0 10 વોલ્ટ તે આપવામાં આવે છે અને τ 0 4 સેકંડ તેથી v c v 10 ઇ પાવર t 0 તેથી તે પાવર માટે 10 ઇ છે 2 5 t વોલ્ટ આ અગાઉ વિકસિત R સૂત્રોની સરળ વસ્તુ છે જે ફક્ત ડેટા મુકી રહી છે તેથી આકૃતિ 6 5 થી vx મેળવવા માટે વોલ્ટેજ વિભાગનો ઉપયોગ કરો હવે જો આ આકૃતિ પર આવો તો આવો પહેલા ધારો કે જો આ વોલ્ટેજ v છે ધારો કે જો આ વોલ્ટેજ v છે તો વોલ્ટેજ ડિવિઝન આ vએક્સ છે તેથી વોલ્ટેજ વિભાગ કારણ કે 5 અને 15 શ્રેણીમાં છે તેથી તે 1515 5 આ v હશે જેr vx હશે આ વોલ્ટેજ v છે તેથી તે 15 વિભાજિત 15 5 હશે કારણ કે તે 15 છે અહીં તે 5 r આ વોલ્ટેજ છે આ વોલ્ટેજ v જે વોલ્ટેજ ડિવિઝન જ છે તો ચાલો હું તેને સમજાવું તેથી આ તે અહીં કર્યું છે vx 1515 તેથી તે v હશે vને 10 e પાવર 2 5 t મળી v v c v v c તેથી તે પાવર માટે 0 75 10 e પાવર 2 5 t છે તેથી તે પાવર માટે 7 5 ઇ છે 2 5 t વોલ્ટ અને ix vx 15 કારણ કે આ 15 Ω અવરોધમાં વોલ્ટેજ vx છે તેથી કુદરતી રીતે ix vx 15 લઈ શકે છે તેથી v મળી તેથી ix vx 15 તેથી તે પાવર માટે 7 5 ઇ હશે 2 5 t 15 0 5 e પાવર માટે 2 5 t એમ્પીયર આ છે ix બરાબર આ બધા જવાબો મળ્યા છે હવે હવે પછીનું ઉદાહરણ હું આશા રાખું છું કે આ સમજાઈ જશે તેથી સર્કિટ માં RC 1 અને c 2 પર પ્રારંભિક વોલ્ટેજ હું બતાવીશ કે આકૃતિ 7 માં બતાવ્યા પ્રમાણે સ્થાપિત થયા છે સ્ત્રોતો બતાવ્યા નથી સ્રોત બતાવ્યા નથી પરંતુ પ્રારંભિક પરિસ્થિતિ સ્થાપિત થઈ છે આ સમસ્યાની ભાષા છે જે સ્વીચ ક્લોઝ છે તેથી v1 થી v2 થી v1 t v2 t પછી vt અને i t 0 માટે નક્કી કરો માફ કરશો આગળ કેપેસિટર્સ c 1 અને c 2 માં સંગ્રહિત પ્રારંભિક ઉર્જાની ગણતરી કરો આગળ તે નક્કી કરવામાં આવે છે કે કેપેસિટર માં કેટલી ઉર્જા સંગ્રહિત છે અને t અનંત તરફ વળે છે અને તેથી 250 કિલો અવરોધને પહોંચાડવામાં આવતા સંગ્રહિત ઉર્જા એ b અને c માં મેળવેલા પરિણામ વચ્ચેનો તફાવત છે તેથી આ 4 વસ્તુ છે તેને બરાબર બનાવવી પડશે હવે અહીં એક વસ્તુ હું કહીશ નહીં કે હું ફક્ત આ વસ્તુ કરીશ પરંતુ ફર્સ્ટ આ સર્કિટ આપવામાં આવ્યું છે અને ધ્રુવને બરાબર જુઓ તેથી આ કેપેસિટર RC 1 છે તે 5 માઇક્રોફેરાડે છે આ કેપેસિટર RC 2 20 માઇક્રોફેરાડે છે અને આ છે જ્યાં મેં ચિહ્નિત કર્યાં છે તો આ v 1 t v 2 t બરાબર છે તેથી v વન t એટલે c 1 v 2 t તરફનો અર્થ c 2 ની આજુબાજુ છે અને આ 250 કિલો Ω અવરોધ છે અને વોલ્ટેજ ની આજુબાજુ vt છે અને કરંટ વહે છે તે છે અને સ્વીચ આv કેપેસિટર નો ચાર્જ હતો સ્વીચ ખુલ્લી હતી હવે સ્વીચ t પર ક્લોઝ છે તેથી પ્રશ્ન એ છે કે અહીં ધ્રુવ તરફ ધ્યાન આપવામાં આવે છે તે અહીં છે પરંતુ તે અહીં છે અને તે અહીં છે આ સમસ્યામાં યુક્તિઓ છે તેથી હું ફક્ત તેને લખીશ અને આ એક સમસ્યાને હલ કરતી વખતે આ એક નજર ફક્ત 1 અથવા 2 જગ્યા પર કહીશ જોશે કે જે કંઇ આપવામાં આવે છે તેની ધ્રુવીયતા તે છે આ છે અને ફરી અહીં તે અહીં છે તેથી સરળતાથી કોને કરી શકે છે સરળતાથી કરી શકીએ કે પ્રારંભિક પરિસ્થિતિઓ કેવી રીતે યોગ્ય છે તો ચાલો હું તેને સમજાવું તેથી હવે પ્રશ્ન એ છે અને પ્રારંભિક વોલ્ટેજ જે 4 વોલ્ટ આપવામાં આવે છે અને અહીં તે 24 વોલ્ટ ની બરાબર છે પરંતુ ધ્રુવીયતા જુઓ અને તે પ્રારંભિક વોલ્ટેજ ને કરો તેના નિશાની ને પસંદ કરવા માટે તેથી અને તેથી આ ધ્રુવીકરણ ચિહ્નિત થયેલ છે તેથી આ આકૃતિ લો કે આ 2 કેપેસિટર શ્રેણી 5 માઇક્રોફેરાડે અને 20 માઇક્રો c 1 અને c 2 માં છે તેથી તેની રીત સમાન છે સમાંતર અવરોધ તેથી તેથી અહીં તે Ce q 1 c 1 1 c 2 નો પાવર છે 1 રેસીપ્રોકલ છે તેથી 15 120 તેના પારસ્પરિક રીતે તે 4 માઇક્રોફેરાડે બની જાય છે જે c સમકક્ષ હોય છે અને તે આપવામાં આવે છે કે v c 1 0 ફક્ત હું લખી રહ્યો છું કે 4 વોલ્ટ અને v c 2 0 24 વોલ્ટ તેથી આ પ્રારંભિક સ્થિતિ છે તેથી v c eq v c 2 0 v c 1 0 હશે જે 20 વોલ્ટ છે કારણ કે જો r લેવાનો પ્રયત્ન કરો જેને r આ વસ્તુ કહે છે જો મારે જો આ eq સમાન બરાબર લેવું હોય તો તે v c eq 0 છે ધારો કે જો મને જોઈએ છે અને જો આ મારું છે આ મારું છે અને આ મારું છે તેથી તે પછી v cq હશે r v C2 0 પછી v c 1 0 0 તેથી હું માત્ર તે ધ્રુવીકરણ ને જોઉં છું તેનો અર્થ છે v cક્યુ v c 2 0 v c 1 0 તેથી તે 24 વોલ્ટ આપવામાં આવે છે જે v c 2 24 છે અને તે 4 આપવામાં આવે છે તેથી તે 20 વોલ્ટ છે માની લો જો આ જેવો દેખાય છે તો આ તે છે જેને r c c 0 કહે છે તેથી તેથી જ તે r v cq 0 20 વોલ્ટ અને r v cq 0 20 વોલ્ટ માટે v 0 કેપિટલ v 0 છે કારણ કે આ સમકક્ષ સર્કિટ સ્રોત મુક્ત R c સર્કિટ છે અને આ 4 માઇક્રોફેરાડે છે અને આ 2 50 કિલો Ω છે તેમ જ ડ્રોઇંગ આ vt છે આ તે એક સમાન સર્કિટ છે હવે સમય સ્થિર છે τ RCq 250 10 પાવર 3 તે કિલો છે Ω તેથી Ω 4 10 ને પાવરમાં રૂપાંતરિત કરો 6 4 માઇક્રોફેરાડે તેથી તે 1 સેકંડ છે તેથી vt v0 e tτ માટે અભિવ્યક્તિ છે તેથી તે પાવર માટે 20 ઇ છે t વોલ્ટ તેથી i t આ સર્કિટ માંથી ખાલી vt r અગાઉ જોયું તેથી તે 20 e t250 1000 છે તેથી 80 e પાવર t માઇક્રો એમ્પીયર છે તેથી વ્યાખ્યા v1 t અને v 2 t માટેના અભિવ્યક્તિની ગણતરી કરે છે તેથી આ જ્ઞાન v 1 t v 1 અને v 2 ની બરાબર ધ્રુવીયતા જુઓ તેથી ફક્ત એક તેને r શું કહે છે તે ઓળખી કાઢ્યું કે ic iR 0 કંઈક આપવામાં આવ્યું છે તેથી અમારું ic અહીં જે કહે છે તે irને બદલે ir t કહે છે તેથી તેનો અર્થ છે ic R આ સામાન્ય વસ્તુ યોગ્ય છે તેથી v1 અને v2 ને યોગ્ય શોધવાનો રહેશે અને આ કરંટ ic બંનેને બતાવી રહ્યું છે કે RC 1 અને c 2 બંને શ્રેણીમાં છે તેથી c 1 અને c 2 તેથી શું કરવું છે ફક્ત જોવું જોઈએ કે તેમાં સમીકરણ આપવામાં આવ્યું છે તે લખવું જોઈએ તેથી આ ફક્ત પકડી રાખો ચાલો હું તેને સમજાવું ચાલો હું તેને સમજાવું તેથી આ જો આ સર્કિટ સમકક્ષ સર્કિટ પર આવે છે તો આ છે અને હું માનું છું કે આ મારા ic બરાબર છે જો રસ્તો મૂકવામાં આવે તો ic પછી i t 0 અથવા મારા ic i છે તેથી સામાન્ય રીતે ic c dv dt જાણો આ તે જ છે જેને આ કહેવાશે R સમકક્ષ સર્કિટ પરંતુ જો આ સર્કિટ મૂળ સર્કિટ પર આવે છે જ્યારે c ક્લોઝ થાય છે જ્યારે આ સ્વીચ ક્લોઝ હોય ત્યારે સ્વીચ ક્લોઝ હોય છે આ ક્લોઝ છે તેથી આ i t છે અને કહે છે કે આ કરંટ છે ic વહે છે તેથી અહીં પણ iC iC પછી તે કારણ કે IC i t 0 છે આ KCL પર કેટલાક તબક્કે લાગુ પડે છે તેથી ic હું આટલું યોગ્ય નથી તેનો અર્થ એ કે ic એક R છે તે કરે છે કે RC 1 dv dt બીજો dv 1 dt બીજો c 2 dv હશે તેને અલગથી કરવું પડશે તેથી જો હવે આ અભિવ્યક્તિ ની વાત આવે છે આ સમીકરણ જો આ લેખમાં આવે છે ફક્ત એકીકરણ પછી તેથી તે હશે 1 c 1 0 થી t આ i t અભિવ્યક્તિ છે આ અભિવ્યક્તિ છે ત્યાં આ અભિવ્યક્તિ પાવરમાં 80 ઇ મળી છે t માઇક્રો એમ્પીયર રાઇટ અને 0 થી t અને આ તેને બની રહ્યું છે 4 તે પ્રારંભિક સ્થિતિ છે vc 0 ને 4 વોલ્ટ આપવામાં આવે છે પરંતુ અહીં મૂકી 4 તેથી શા માટે લખાણ 4 આ ફક્ત આ જ છે જેને R સમસ્યા છે તે શોધવા માટે તે શા માટે કરવામાં આવે છે તેને બરાબર કરતી વખતે સમજવાનો પ્રયત્ન કરો અહીં 4 ને બદલે તે છે 4 સમજવાનો પ્રયત્ન કરો તેથી આ સમસ્યા છે અને અન્યથા જો તે મંચમાં જવાબ આપી શકતો નથી તો ચિંતા કરશો નહીં પરંતુ વિચારો પછી તે જ રીતે v આ v 1 t 16 eને પાવર t 20 વોલ્ટ એ જ રીતે v 2 t સરળ બનાવવા પછી અહીં તે જ વસ્તુ છે જે હું t છું અને જે કેપેસિટર મૂલ્ય હતું ત્યાં બધું જ ત્યાં બરાબર છે પરંતુ અહીં તે પ્રારંભિક મૂલ્ય v 2 0 24 વોલ્ટ મૂકીને તે અહીં છે બરાબર નથી ત્યાંથી ધ્રુવીયતા પર ધ્યાન આપો અને જરા વિચારો કે તેને આ કેમ બનાવ્યું છે તેથી તેનો અર્થ એ કે v2 t 4 e પાવરમાં t 20 વોલ્ટ તે v2 t KVL નો ઉપયોગ કરીને મેળવી શકે છે જો KVL vt v1 t v2 t or v2 t vt v1 t v2 એ 20 e પાવર t મળ્યું તેથીv1 t 16 e પાવર પર ન્યુનતમ u t 20 તેથી જો સરળ બનાવશે એક જ વસ્તુ v2 t 4 e ને પાવર t 20 વોલ્ટ મેળવો હવે c 1 માં સંગ્રહિત પ્રારંભિક ઉર્જા નો ભાગ બનાવો તેથી આ પ્રશ્ન તે ત્યાં છે 4 છે અને તે અહીં 24 છે પ્રારંભિક વોલ્ટેજ 4 વોલ્ટ અહીં 24 વોલ્ટ છે પરંતુ આ એક પ્રશ્ન છે તે બાજુ છે તેથી તે બીજો ભાગ એ c 1 માં પ્રારંભિક ઊર્જા સંગ્રહિત છે તે w c 1 0 અર્ધ c 1 v c 1 0 2 છે મૂકો બધી કિંમતો 40 માઇક્રો જુલ મેળવશે તેv જ રીતે w b 2 0 માટે જો અડધા c 2 v c 2 0 કરો તો બધા મૂલ્યોને મળશે 5760 માઇક્રો જુલ મળશે હવે 2 કેપેસિટર માં સંગ્રહિત કુલ ઊર્જા 40 માઇક્રો જુલ 5760 માઇક્રો જુલ ઉમેરો તેથી 5800 માઇક્રો જુલ હવે c અનંત તરફ વલણ ધરાવે છે v1 v1 અનંત મળશે 20 વોલ્ટ તરીકે અનંત તરફ વલણ અપાય છે અને v 2 v 2 અનંતને 20 વોલ્ટ નો મળશે તેથી બધા v 1 v 2 અભિવ્યક્તિ ત્યાં છે કે t અનંત તરફ વલણ ધરાવે છે તે કેટલું છે તેથી 2 કેપેસિટર માં સંગ્રહિત ઉર્જા એ wc અર્ધ છે તે 5 20 10 ની પાવર છે 6 400 400 નો અર્થ આ 20 2 બરાબર છે તો 20 2 એ 400 20 2 પણ 400 બરાબર છે તેથી અને તે ખરેખર અડધા c 1 c 2 છે જે 25 માઇક્રોફેરાડે છે તે પાવર માટે 25 10 છે 6 400 તેથી 5000 માઇક્રો જુલ પરંતુ અહીં તે 5800 માઇક્રો જુલ છે તેથી આમાં 2 તફાવત છે તે કેટલું 800 માઇક્રો જુલ છે તેથી તે 250 કિલો Ω અવરોધને પહોંચાડાયેલી કુલ ઉર્જા w R અનંત 0 થી અનંત પી t dt છે તે 0 થી અનંત કરવા માટે છે ફક્ત p t પાવર v i v આ ઘણું i આ ઘણું માઇક્રો જુલ છે તેથી 0 થી અનંત 1600 તે 10 થી પાવર છે 2 t માઇક્રો જુલ 800 માઇક્રો જુલ એનો અર્થ એ કે બી અને c શોમાં મેળવેલા પરિણામની તુલના 800 માઇક્રો જૂલ 5800 5000 જુલ 800 માઇક્રો જૂલ સમકક્ષ કેપેસિટર માં સંગ્રહિત આ અડધી ઉર્જા સમકક્ષ હતી 4 માઇક્રોફેરાડે તે 800 માઇક્રો જુલ સાચી છે તેથી આ 800 માઇક્રો જૂલ ખરેખર R અવરોધમાં ડીસીપેટ થઇ ગયું છે તેથી કારણ કે આ કેપેસિટર મૂળ શ્રેણીમાં જોડેલ કેપેસિટર ના ટર્મિનલ વર્તનની આગાહી કરે છે સમકક્ષ કેપેસિટર માં સંગ્રહિત ઉર્જા એ 250 કિલો Ω અવરોધને આપેલ ઉર્જા છે તેથી આ એક સારી સમસ્યા છે તેથી આ r વિડિઓ ફક્ત એક દેખવા માટે છે કે શું કરવામાં આવ્યું છે પછી જો આ બધું સમજાય તો આ પ્રકારની સમસ્યા હલ કરવામાં કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે